ચાલો છઠ્ઠા સપ્તાહનો પાંચમું વ્યાખ્યાન શરૂ કરીએ તેથી છેલ્લા વ્યાખ્યાનમાં મેં તમને પરિચય આપ્યો હતો અને આપણે ઘનતા ઢાળ સેન્ટ્રીફુગેશન વિશે વિસ્તૃત વાત કરી હતી અને જો આપણે તે વ્યાખ્યાનમાં પાછા જઈએ તો તમને ખ્યાલ આવશે કે મેં તમને કહ્યું હતું કે આમાંના મોટાભાગના કાર્યો પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન પર 1995 થી 2000 દરમ્યાનમાં થયા હતા 2000 અને 2003 થી આમાંની મોટાભાગની તકનીકો કરોડરજ્જુના ચેતાકોષો માટે ઉપયોગ કરવામાં આવી હતી અને મેં તમને 1980 ના દાયકામાં ગર્ભ મોટર ન્યુરોન વિભાજન અને ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન વિશે કહ્યું હતું તેથી ત્યાં પણ તર્ક સમાન હતું કારણ કે જ્યારે તમે એમ્બ્રોયનિક મોટર ન્યુરૉન્સની આ કરોડરજ્જુને જુઓ છો તેથી જો તમે કરોડરજ્જુને જોશો તો કોષોને જે રીતે અલગ કરવામાં આવી રહ્યા છે તેથી કરોડરજ્જુ કંઈક આના જેવું છે અને પછી ગર્ભ અને તેને વળગી રહેવું તેથી જ્યારે તમે ઉપરથી પ્રાણી ને જુઓ છો ત્યારે તમને ડોર્સલ વ્યૂ મળે છે જ્યારે તમે નીચે થી જુઓ છો ત્યારે આ તમને વેન્ટ્રલ વ્યૂ દેખાઈ છે હવે જો તમે આ કરોડરજ્જુ જુઓ આ પ્રાણીમાં તો તે આના જેવું હશે અથવા ઉદાહરણ તરીકે આ માનવ છે તેથી જો તમે આ બાજુથી કરોડરજ્જુ જુઓ તો તમને ઊંધું દેખાશે કરોડરજ્જુ ને આ બાજુ થી જુઓ તો તમે કરોડરજ્જુને વેન્ટ્રલ બાજુથી જોશો જ્યારે જો તમે તેને પાછળથી જોશો તો તમે તેને ડોર્સલથી બાજુ થી જોશો બરાબર તેથી તે ખ્યાલને ધ્યાનમાં રાખો તેથી તે ખૂબ જ રસપ્રદ છે કરોડરજ્જુ આ પ્રકારનું છે જેમ તમે કાગળને ફોલ્ડિંગ કર્યું છે તેવી જ રીતે જ્યાં પણ તમે તેને ફોલ્ડ કરો ત્યાં મેં આ રેખા દોરી તેથી તમે આના જેવું કંઈક મેળવો છો પછી ફોલ્ડ કર્યા પછી તરત જ આપણને આના જેવું કંઈક મળશે તેથી આ એક પ્રકારનો મધ્ય ભાગ છે આ એક બાજુ છે અને આ બીજી બાજુ છે હવે આ બે બાજુઓ બહારની બાજુએ ફોલ્ડ થાય છે આ બે બાજુઓ જો આ વેન્ટ્રલ હોર્ન છે જો આ તમે મને વેન્ટ્રલ તરફથી જોતા હોવ અને જો હું તેને આ રીતે રાખું તો તે ફોલ્ડિંગ આના જેવું હશે તેથી તમે બંને બાજુ મારા હાથ જોશો જો તમે આ બાજુ અને આ બાજુ બંને બાજુ મારા હાથ જોશો તો તમે આ રીતે જોવાનો પ્રયાસ કરી રહ્યા છો તેથી તે લીલા છે તેથી આ તે ભાગ છે જ્યાં મારા બંને હાથ છે તેથી આ લાલ ભાગ છે હવે ચાલો હું તમને અહીં બતાવી દઉં આ લાલ ભાગ છે આ હાથ પર આ ભાગ છે આ તમે જુઓ છો આ વાદળી છાયાવાળો પ્રદેશ છે આ વાદળી છાયાવાળો પ્રદેશ છે અને તે આ રીતે ફોલ્ડ થાય છે તેથી એવું લાગે છે કે વાદળી ભાગ જાણે કે ટોચ પર છે તે સમાન માળખું છે જેમ કે તેના વળાંકો અને આ વાદળી ભાગ છે જેને હું હવે શેડ કરી રહ્યો છું તેથી હવે જો તમે મોટર ન્યુરોન્સને સંવર્ધન કરવા માંગતા હો તો તમારે મોટર ન્યુરોન કરોડરજ્જુ નું સ્થાન જાણવું પડશે તેથી કરોડરજ્જુ માં મોટર ન્યુરોનનું સ્થાન અહીં છે જેને વેન્ટ્રલ હોર્ન કહેવામાં આવે છે પરંતુ હવે આ કોષો મોટર ન્યુરોન્સ પાસે બે પ્રકાર હશે એક આલ્ફા હશે અને બીજું ગામા હશે તેથી વર્ગીકરણ થતું નથી તેથી શરૂઆત માં પણ એમ્બ્રોયનીક તબક્કામાં પરંતુ તે ઉમેરનાર બને છે પરંતુ તે આલ્ફા છે જે સૌથી મોટા છે અને તે ગામા છે જે નાના છે આ નાના કદ ના છે અને આ મોટા કદના છે હવે તે સિવાય તમારી પાસે એક શ્રેણી છે જો તમારી પાસે અહીં આલ્ફા છે તો તમારી પાસે ગામા ક્યાંક બહાર હશે તમારી પાસે અન્ય કોષ પ્રકારોની શ્રેણી છે જે અહીં હાજર છે જેમાં તમારા ઓલિગોસ માઇક્રોગ્લિયા અને ઓલિગો અથવા ઓલિગો ડેન્ડ્રોસાઇટ્સ રહે છે માઇક્રોગ્લિયા એસ્ટ્રોસાયટ્સ અને મધ્યસ્થ નહેરની બાજુમાં કેટલાક છે જે અનિવાર્યપણે આના જેવી જગ્યા છે કેન્દ્રમાં તમારી પાસે ઘણા સ્ટેમ કોષ છે હવે ફરી થી એ જ સમસ્યા હશે જો આપણે યાદ કરીએ સિવાય કે હવે કોઈ પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન લંબગોળ નથી હું તમારી સાથે વાત કરું છું હવે આ એમ્બ્રોયોનિક મોટર ન્યુરોન સંવર્ધન બની ગયું છે અને તમારી પાસે આલ્ફા મોટર ન્યુરોન છે અને ગામા મોટર ન્યુરોન છે તે કદાચ બહુ નાના ચેતાકોષ છે પછી તમારી પાસે ઓલિગો છે તમારી પાસે માઇક્રોગ્લિયા રહે છે તમારી પાસે એસ્ટ્રોસાઇટ્સ અને તેમની શ્રેણી છે અને જે તકનીક અનુસરવામાં આવી હતી તે જ હતી અને આ પહેલું પેપર હતું જો હું પેપર શોધી શકું તો હું ચોક્કસપણે બધા ને મોકલીશ તેઓ ઘનતા ઢાળ સ્તંભ બનાવે છે અને ઘનતા ઢાળ સ્તંભ પર તેઓ આ કોષોને અલગ કરે છે આ અલગ હોય શકે પરંતુ તમે આવું કરો તે પહેલાં તમારે પહેલા એમ્બ્રિઓ લેવો પડશે અને તમારે ફક્ત આ ભાગને જ વિચ્છેદ કરવો પડશે અને એકવાર તમે આ ભાગને વિચ્છેદ કરો જેને વેન્ટ્રલ હોર્ન કહેવામાં આવે છે પછી તમે વેન્ટ્રલ હોર્નના કોષોને અલગ કરો છો અને પછી આ કોષોને ઘનતા ઢાળ સ્તંભનો ઉપયોગ કરીને અલગ કરવામાં આવે છે ઘનતા ઢાળ સ્તંભ પર તમે આ કોષોને અલગ કરો છો એકવાર તમે આ કોષોને અલગ કરી લો જે તમે મેળવી રહ્યા છો તે ઘનતા ઢાળ સ્તંભ પર આના જેવું કંઈક છે સૌથી મોટા કોષો જે મોટર ચેતાકોષ છે તેઓ એક અદ્ભુત સ્તર બનાવશે જો તમે તેના પર ખરેખર સારા હોવ તો અહીં એક નાનું પાતળું પડ હશે જે ચોખ્ખા મોટર ચેતાકોષો છે અને મને બરાબર યાદ છે કે આ સુક્રોઝ તેમજ નાયકોડેન્ઝ સાથે કરવામાં આવ્યું હતું અને ત્યાં ચોક્કસ ઉપકરણો છે જેનો ઉપયોગ ઘનતા માપવા માટે કરવામાં આવી રહ્યું છે હું તમને તે પેપર આપીશ તમે તેને ચકાસી શકો છો કે કયા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે આ પ્રકારની ઘનતા ઢાળ સ્તંભ બનાવવા માટે તેથી આ શુદ્ધ મોટર ન્યુરોન જે એમ્બ્રિયોનિક મોટર ન્યુરોન છે EMN એમ્બ્રિયોનિક મોટર ન્યુરોન એ એમ્બ્રિયોનિક સિસ્ટમમાંથી મોટર ન્યુરોન ડિસઓર્ડર નો અભ્યાસ કરવાનો સ્ત્રોત છે અને ફરીથી પ્રક્રિયા ઘનતા ઢાળ છે પરંતુ તે પ્રક્રિયામાં એક પ્રગતિ છે જે થાય છે તે હું હવે તમને જાણવા માંગુ છુ કોષોનું ઇમ્યુનો વિભાજન ક્યાં છે કોષોનું ઇમ્યુનો વિભાજન સમજતા પહેલા તેનો પાયો સમજવાનો પ્રયત્ન કરો તેથી એક કોષ ગતિશીલ પ્રણાલી છે જે તેની સપાટી પરના તમામ પ્રકારના રીસેપ્ટર્સ ને વ્યક્ત કરે છે અને કોષ તે જે રીસેપ્ટર ને વ્યક્ત કરી રહ્યો છે તેનાથી પોતાને અલગ પાડે છે ઉદાહરણ તરીકે કોષના વિકાસ દરમિયાન જો તમે જાણો છો કે ચોક્કસ સમયે નિર્દેશ કરો કે x અથવા y કોષ તેની સપાટી પર ચોક્કસ રીસેપ્ટર ને વ્યક્ત કરવા જઈ રહ્યો છે પછી જો તમારી પાસે એવી તકનીક હોય કે જેના દ્વારા તમે તે રીસેપ્ટર સામે એન્ટિબોડીઝ બનાવી શકો તો પછી વિવિધ પ્રકારના કોષોના જથ્થા માં તમે તે કોષને સારી રીતે અલગ કરી શકો છો મને તે દોરવા દો જે વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે ઉદાહરણ તરીકે મારી પાસે આ જુદા જુદા કોષો છે જે તમે જાણો છો તે જ કદ ધરાવે છે પરંતુ તે વિવિધ પ્રકારના છે તે હું જાણું છું હું કેવી રીતે જાણું છું કે ત્યાં વિવિધ પ્રકારો છે હું જાણું છું કે આ કોષો પાસે આવા રીસેપ્ટર્સ છે આ હું ફક્ત રંગીન નિશાની બતાવી રહ્યો છું તે રીતે તે વધુ અર્થપૂર્ણ બનશે અને આ બાહ્ય રીસેપ્ટર્સ છે તેથી આપણે લીલા રંગના અને વાદળી રંગના જોઈએ છીએ હવે હું તમને એક પરિસ્થિતિ આપું છું મેં કહ્યું હતું કે તમે મને લીલું લેબલ અથવા લીલા કોષો આપો અને હું માનું છું કે આ લીલા કોષો મોટર ન્યુરોન્સ છે અને આ પ્રક્રિયા અને તેમનો વિકાસ ખૂબ જ અનોખો તબક્કો હોઈ શકે છે તેથી હું જાણું છું કે E 14 મોટર ન્યુરોન આ રીસેપ્ટર ને વ્યક્ત કરે છે પરંતુ E 16 અથવા E 17 પછી આપણે મેચમાં મિશ્રણ મેળવીશું પરંતુ જો મને ખબર હોય કે આ એક ભાગ છે જ્યાં એક અનન્ય પરિસ્થિતિ છે જ્યાં આ મોટર ન્યુરોન ફક્ત એક રીસેપ્ટર વ્યક્ત કરશે અને આ તે છે જે હું હંમેશા કહું છું જો તમે સારા કોષ સંવર્ધક બનવા માંગતા હો તો તમારે હંમેશા પ્રગતિ અને વિકાસ જીવવિજ્ઞાન પર ધ્યાન રાખવુ જોઈએ જો તમે વિકાસને સમજો છો અથવા જો તમે વિવિધ જીવવિજ્ઞાન માં થઈ રહેલા વિવિધ વિકાસ પર ધ્યાન રાખી શકો તો તે ખૂબ જ ઉપયોગી થશે ખૂબ જ સમજદાર નિર્ણય આપવા માટે મદદરૂપ થશે તેથી E 14 ની આસપાસ મોટર ન્યુરોન છે મોટા ભાગના મોટર ન્યુરોન વ્યક્ત કરે છે ખૂબ જ અનન્ય રીસેપ્ટર્સ સાથે હશે હું ફક્ત એક વાત કહી રહ્યો છું કેસ સ્ટડી તરીકે કે લોકો કેવી ન્યુરોન્સ મોટર ન્યુરોન્સને અલગ કરવામાં કેવી રીતે ગયા હવે તેઓએ જે કર્યું તે ખૂબ જ રસપ્રદ હતું સાથે સાથે ત્યાં કેટલાક વ્યક્તિ હતા જેમણે આ ભાગ સામે એન્ટિબોડી વિકસિત કરી હતી હું જે x y z રીસેપ્ટરના તે રીસેપ્ટર ડોમેન ના વધારાના સેલ્યુલર ડોમેન સામે એન્ટિબોડી ને સર્કલીંગ કરી રહ્યો છું આ પહેલાથી જ જાણીતું હતું હવે કોઈએ એક ખૂબ જ સરસ વસ્તુ કરી છે તેમને જે કર્યું છે તે તમને ગમશે અને હું તમને પેપર મોકલીશ પછી તમને ખ્યાલ આવશે કે તેઓએ આ એન્ટિબોડી કયા લીધા તેથી તેઓ આ એન્ટિબોડી ને જાણે છે અને તેઓ શું કરે છે તેથી તમારી પાસે આ ડીશ છે તેથી હું એન્ટિબોડીને આ રંગ થી નિશાન કરી રહ્યો છું તેઓ આ એન્ટિબોડી સાથે ડીશ ને કોટ કરે છે હવે ડિશો એન્ટિબોડી થી કોટેડ છે હવે તમે કોષનું આ મિશ્રણ લો છો અને તમે તેની ઉપર કોષનું મિશ્રણ ફેરવો છો તેથી કોષોનું શું થશે જો તેમની પાસે આ ખાસ વસ્તુ માટે રીસેપ્ટર્સ હોય તો તેઓ ત્યાં જઈને બંધાઈ જશે અને બીજા કોષો જે લાલ કોષો વાદળી કોષો ગુલાબી કોષો છે તે બધાને બહાર કાઢી નાખવામાં આવશે કારણ કે તેમની પાસે જોડાણ ના એન્ટિબોડી નથી બરાબર હવે આ તે છે જે ઇમ્યુનો અલગ કરવાનો પાયો બનાવે છે તે એક ખૂબ જ સરળ ખ્યાલ છે પરંતુ તમારે ફક્ત આ વિચાર કરવો પડશે અને તેથી જ હું વિવિધ રંગોમાં દોરું છું પરંતુ તમારે તમારા કોષ ના પ્રકારને ખરેખર જાણવાની જરૂર છે તેથી તમારી ચિંતા કોષ નો પ્રકાર તે એન્ટિબોડી વ્યક્ત કરે છે કે નહીં તે છે અને મોટર ન્યુરોન જીવવિજ્ઞાનમાં કેટલીક ખૂબ જ સ્માર્ટ ચાલ થાય છે અને હું તમને એવા પેપર આપીશ કે જે તમને તે અનોખું પેપર આપશે જે ખરેખર ક્ષેત્રની પ્રગતિની રીત બદલી નાખે છે અને તે ખૂબ જ વિવેકપૂર્ણ ઘટના છે જે E 14 મોટર ન્યુરોન એક વિશિષ્ટ બાહ્યકોષીય રીસેપ્ટર ને વ્યક્ત કરે છે જે જોહ્ન્સન નામના સજ્જન દ્વારા શોધવામાં આવી હતી અને 1980 ના દાયકામાં અથવા કદાચ 80 ના દાયકાની શરૂઆતમાં એક સજ્જન હતો હું તેનું નામ ભૂલી ગયો છુ પણ જેમણે તદ્દન અલગ કારણોસર તેની સાથે કોઈ લેવાદેવા નથી તેના એક્સેસરી ડોમેન સામે એન્ટિબોડી વિકસાવી હતી અને પછી એક ત્રીજો વ્યક્તિ આવ્યો જેને આ બે વિશે ખ્યાલ હતો તેણે શું કર્યું તે એક ટેસ્ટ બીટ બનાવતો હતું અને તે બધા મોટર ન્યુરોન્સ ને બાકીની બધા થી ખૂબ જ સારી તકનીક થી અલગ કરી શકે છે અને પછી તમે શું કરશો તે પછી તમારે ગણતરી કરવાની જરૂર છે તમારે આને દૂર કરવું પડશે તે કેવી રીતે બે રીતે તમે દૂર કરી શકો છો તમે તેને ટેપ કરી શકો છો આપણે તેને ટેપ કરીએ છીએ પછી આ જોડાણ ખૂબ જરૂરી નથી અને આ હાંસલ કરવા માટે તમારે લગભગ 30 મિનિટની જરૂર છે તમારે જાણવું પડશે કે તમે તેમને 30 મિનિટ પછી ડીશ પર રાખો કે તમે તેમને ટેપ કરવા જઈ રહ્યા છો અને આ કોષો અલગ થઈ જશે અથવા તમે શું કરી શકો છો તમે ત્યાં કેટલાક વધારાના એન્ટિબોડીઝ મૂકો જે અમુક પ્રકારની હશે તે સ્પર્ધાત્મક રીતે આ રીસેપ્ટર્સ સાથે જોડાશે અને દૂર કરશે આમ કોષોને દૂર કરશે અને તમે તેમને એક સેકંડમાં ભેગા કરી શકો છો તમે તેમને એક અલગ સેન્ટ્રીફ્યુજ માં બફર માધ્યમમાં એકત્રિત કરી શકો છો અને તમે તેમને નીચે ફેરવી શકો છો અને તમારી પાસે શુદ્ધ વસ્તી છે તેથી આ મોટર ન્યુરોન્સ ના ઇમ્યુનો અલગ કરવાનો આધાર બનાવે છે તે એક સારી તકનીક નથી તેથી આપણે શરૂઆત કરી હતી હવે આપણે તે ક્યાંથી શરૂ કર્યું તે વિશે વિચારીશુ તો પહેલા તેની શું જરૂર છે તેને પેહલા યોગ્ય વિચ્છેદન ક્ષમતાની જરૂર છે પછી તેને એન્ઝાઇમેટિક ડિસોસિએશન ની જરૂર છે અને પછી તેને ઘનતા ઢાળ સેન્ટ્રીફ્યુગેશન ની જરૂર છે ડેન્સિટી નો D અને ગ્રેડિઅન્ટ સેન્ટ્રીફયુગશન નો G છે પછી ત્યાંથી તમે ઇમ્યુનો અલગ કરી શકો છો તમે આ બધા જુદા જુદા પગલાઓ જોશો જેના આધારે તમે તમારી પસંદગીના કોષની ખૂબ ચોખ્ખી વસ્તી મેળવી શકો છો તેથી આ રીતે તમે આ ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર પ્રાપ્ત કરો છો હવે જો તમે પાંચમા સપ્તાહના છેલ્લા વ્યાખ્યાન માં પાછા જાઓ છો તો શું તમે તમારી પરિસ્થિતિને જોતા વધુ શીખો છો મને ખબર નથી કે તમારી પોતાની પરિસ્થિતિઓમાંથી અહીં કયું છે તમે ધ્યેય મેળવવા માટે આ જુદી જુદી તકનીકોનો ઉપયોગ કરી શકશો અને અહીં છેલ્લા વ્યાખ્યાનમાં મારે તમને ખૂબ જ મહત્વપૂર્ણ બાબતનો ઉલ્લેખ કરવો છે તેથી આ આખી વસ્તુ ખૂબ જ સમય આધારિત છે જ્યાં સુધી આ E 14 કરોડરજ્જુ ન હોય ત્યાં સુધી તમે પેટર્ન E 15 દ્વારા આ પેટર્ન જોશો નહીં તેથી હું એટલું જ કહું છું કે તમારે વિકાસલક્ષી જીવવિજ્ઞાન ને સમજવું પડશે અથવા ઓછામાં ઓછું તમારે વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે તેનો ખ્યાલ રાખવો જોઈએ જેથી તમે આ એન્ટિબોડી અથવા જે ચોક્કસ રીસેપ્ટર તમે જાણો છો તે વસ્તુઓ અલગ કરી શકો ત્યાં હું તેનો ઉપયોગ કરી શકું તેના પર લાભ મેળવી શકો છો તેથી આ રીતે આમાંની મોટાભાગની વસ્તુઓ બને છે જે થાય છે ત્યાં કોઈ યોજના નથી ત્યાં કોઈ આયોજન નથી બસ જે રીતે તે બન્યું તે આમ જ બને છે તેથી આ સાથે ઘનતા ઢાળ અને રોગપ્રતિકારક વિભાજન સાથે હું આ વ્યાખ્યાન પૂરું કરીશ આવતા અઠવાડિયે આપણું લક્ષ્ય 2 D અને 3 D સંવર્ધન ને ફરીથી ચેતાકોષોના વિશેષ સંદર્ભ સાથે સમજવાનું રહેશે જે તમને સમજવામાં મદદ કરશે કે કેવી રીતે ક્ષેત્ર આગળ વધી રહ્યું છે આપ સૌનો આભાર